સ્વાગત છે તમારું રેખીય માપન ભાગ 2ના લેક્ચર માં પાછલા લેક્ચર માં આપણે સ્ક્રુ થ્રેડ માપવા માટે ફ્લોટિંગ માઈક્રોમીટર ને જોયું હતું તો આજે આપણે માઈક્રોમીટર સાધનો જોઈશું અને સાથે સ્લિપ ગેજીસ પણ જોઈશું આપણે પહેલા લેક્ચર માં બેઝિક જોયું હતું તો ચાલો આપણે એક પ્રશ્નને હલ કરવાનો પ્રયત્ન કરીએ એક 0 5 મિલીમીટર પીચ વાળા સ્ક્રુ ગેજ સાથે પીચ આ છે અને તેને બે સળંગ આવતા થ્રેડ કહી શકાય આને આપણે પીચ કહીશું બરાબર પીચ 0 5 મિલીમીટર છે અને એક 50 કાપાવાળો ગોળાકાર સ્કેલ એલ્યુમિનિયમની પાતળી શીટની જાડાઈ ને માપવા માટે ઉપયોગી છે માપન શરૂ કરતા પહેલા એવું જાણવા મળ્યું હતું કે જ્યારે સ્ક્રુગેજના બે જડબા એકબીજાના સંપર્ક માં આવે છે ત્યારે ૪૫મો કાપો તે મુખ્ય સ્કેલ ની લાઈન સાથે એકરૂપ થાય છે અહીંયા એક ભૂલ છે અને તે શૂન્ય મુખ્ય સ્કેલ નો કાપો ભાગ્યે જ દેખાય છે જો મુખ્ય સ્કેલનું વાંચન 0 5 મિલીમીટર હોય અને 25 મો કાપો તે મુખ્ય સ્કેલ ની સાથે સુસંગત હોય તો શિટની જાડાઈ શું હશે તો આ સમસ્યામાંથી શીખ્યા કે કોઈ પણ સાધન થી માપવાની શરૂઆત કરતા પહેલા 0 વ્યાસ કરો જુઓ કે શરૂઆતમાં તમને 00 મળે છે અથવા માપવાનું શરુ કરતા પહેલા જ્યારે બધાને સ્ક્રુગેજમાં મુકતા પહેલા માત્ર બંને જડબાને એકબીજાની પાસે મુકો અને જુઓ કે 0 કાપા મેચ થાય છે જો તેવું ન થાય તો ત્યાં એક ભૂલ છે તેથી આ ભૂલ પહેલા આપણે ટાળવાનો પ્રયત્ન કરીશું અથવા બીજી રીતે તમે ભૂલને જાણવાનો પ્રયત્ન કરો અને જ્યારે તમને અંતિમ જવાબ મળે તેને અંતિમ જવાબમાંથી બાદ કરો ત્યારે તમને સાચો જવાબ મળશે તેથી કૃપા કરીને માપન શરૂ કરતા પહેલાં આ 0 વ્યાસ કરવાનો પ્રયાસ કરો તો ચાલો ઓછામાં ઓછી ગણતરી જે એલસી છે તે બીજું કંઈ નહીં પરંતુ પીચ ભાગ્યા ગોળાકાર સ્કેલ ઉપર કાપાની સંખ્યા બરાબર તેથી બીજું કંઈ નહીં પરંતુ 0 5 ભાગ્યા 50 જે બીજું કંઈ નહીં પરંતુ 0 01 મિલીમીટર તેથી નકારાત્મક શૂન્ય ભૂલ બીજું કંઈ નહીં પરંતુ 5 વખત ગુણ્યા LC જે બીજું કંઈ નહીં પરંતુ 5 ગુણ્યા 0 01 જે 0 05 મિલીમીટર છે બરાબર હવે માપેલ મૂલ્ય એ મુખ્ય સ્કેલ વાંચન વત્તા સ્ક્રુ ગેજ વાંચન ઓછા ભૂલ પ્રારંભિક ભૂલ જે પણ આપણી પાસે હતી તેથી આ છે અથવા હું કહી શકું છું કે જો તમે વધુ ચોક્કસ બનવા માંગતા હો તો તમે તેને 0 કહી શકો તેથી તે 0 5 મિલિમીટર વત્તા 25 ગુણ્યા 0 01 મિલિમીટર છે અને આ 0 05 મિલિમીટર છે તેથી જવાબ 0 80 મીલીમીટર થઈ રહ્યો છે આ શીટની જાડાઈ હશે ચાલો આપણે વધુ એક સમસ્યાનો પ્રયાસ કરીએ ઓછામાં ઓછી ગણતરી L C પીચ કાપા ની સંખ્યા ગોળાકાર સ્કેલ ઉપર 0 5 50 0 01 mm નકારાત્મક શૂન્ય ભૂલ −¿5 × L 05mm માપેલ મૂલ્ય મુખ્ય સ્કેલ વાંચન સ્ક્રુ ગેજ વાંચન ભૂલ 0 05 0 80 mm સ્ક્રુગેજમાં મુખ્ય સ્કેલ નો 0 તે ગોળાકાર સ્કેલના પાંચમાં કાપા સાથે સુસંગત છે સ્ક્રુગેજના ગોળાકાર સ્કેલના કાપા 50 છે તે એક પરિભ્રમણમાં મુખ્ય સ્કેલ ઉપર 0 5 મીલીમીટર ફરે છે બોલનો વ્યાસ શું છે તો સ્ક્રુગેજની ઓછામાં ઓછી ગણતરી તે પીચ ભાગ્યા એલ બરાબર છે આપણે સૂત્ર જોયું છે તેથી આ કંઈ નહીં પરંતુ 0 5 ભાગ્યા 50 તે કંઈ નહીં પરંતુ 0 01 મિલિમીટર છે બોલનો વ્યાસ 2 ગુણ્યા 0 5 મિલીમીટર વત્તા 25 ઓછા 5 ગુણ્યા 0 01 મિલીમીટર જેટલો છે તેથી જે 1 2 મિલીમીટર સિવાય કંઈ નથી બરાબર આ બોલનો વ્યાસ છે સ્ક્રુ ગેજ ઓછામાં ઓછી ગણતરી પીચ ભાગ્યા એન 0 5 50 0 01 mm બોલ નો વ્યાસ 2 × 0 01 1 2 mm હવે પછી આપણે સ્લિપ ગેજીસ તરફ જઈશું જેને ગેજ બ્લોક્સ પણ કહેવામાં આવે છે જે કેટલીક ઘસારા જેવી મર્યાદાઓનો સામનો કરે છે જે ટૂંક સમયમાં માપનમાં ભૂલોના સંચય તરફ લઇ જાય છે સ્લિપ ગેજ મૂળભૂત રીતે જો તમે જોશો કે તે રેખીય માપન કરતા અંતનું માપ છે ગેજ બ્લોક્સની ઉત્પત્તિ 18મી સદીમાં સ્વીડનમાં થઈ હતી જ્યાં મશીન શોપમાં ગેજ લાકડીઓનો ઉપયોગ થતો હતો જો કે આધુનિક દિવસોમાં સ્લિપ ગેજ અથવા ગેજ બ્લોક્સનું અસ્ત્તિત્વ સ્વીડનના શસ્ત્રક્રિયા નિરીક્ષક જોહાનસન દ્વારા કરવામાં આવેલ અગ્રણી કાર્યને લીધે છે તેથી ગેજ બ્લોકને કોઈક સમયમાં જોહાનસનના ગેજ તરીકે ઓળખવામાં આવે છે તેથી આ નમૂનારૂપ સ્લિપ ગેજના બ્લોક છે તો અહીંયા તમે જુઓ છો કે જે મેં કહ્યું હતું કે તે એક અંતના માપન માટે છે તો તમારી પાસે ૧૬ મીલીમીટર 30 મીલીમીટર 20 10 અને 9 હોઈ શકે છે તેથી જો ત્યાં કોઈ મૂલ્ય હોય ધારો કે મૂલ્ય 79 00 મીલીમીટર હોય તો તમારે 79 00 મિલીમીટર બનાવવું પડશે તો પછી આપણે શું કરીશું તેથી જો તે 89 છે અથવા તમે 20 ના બદલેનો પ્રયાસ કરો છો જો તે 79 છે તો તમે 10 લેવાનો પ્રયત્ન કરો પછી 60 10 અને 9 લો તો હવે 3 બ્લોક લઈશું અને આ 3 બ્લોક જે જોડાયેલ છે અથવા જે એકબીજાની ઉપર મુકેલ છે જ્યારે તેઓ એકબીજાની ઉપર મુકેલા હશે અને અમે માઇક્રોન ચોકસાઈની રાહ જોઈ રહ્યા હોઇએ તો પછી આ ગેજ બ્લોક્સ વચ્ચે કોઈ અંતર ન હોવું જોઈએ બરાબર તો હવે તમે શું કરશો તમે આ ગેજ બ્લોકને બનાવો તમારે જે પણ જોઈએ છે તે કિંમત પસંદ કરો અને તેને હલ કરવાની શરૂઆત કરો તો તમે તેને ભેગા કર્યા અને હવે તમે શું કર્યું તમે ત્રણ એન્ડ ગેજિસ બનાવ્યા તેથી જો તમે માપ લેવા માંગો છો તો તે ઊંચાઇની દ્રષ્ટી એ સંપૂર્ણપણે માપવા યોગ્ય છે તો આ ગેજ 1 ગેજ 2 અને ગેજ 3 60 10 79 બરાબર તો ગેજ બ્લોક્સ શ્રેણીઓ અને કદને આધારે બનાવવામાં આવે છે ત્યાં ઘણી બધી સરફેસ પ્લેટોના શ્રેણીઓ જેવી શ્રેણીઓ છે તો અહીંયા પણ તમારી પાસે શ્રેણીઓ અને કદ હશે સ્લિપ ગેજ વિવિધ ઉપયોગો માટે 3 મૂળભૂત આકાર લંબચોરસ કેન્દ્રીય છિદ્રવાળા ચોરસ અને કેન્દ્રિય છિદ્ર વગરના ચોરસમાં ઉપલબ્ધ છે તો આપણે લંબચોરસ પ્રકાર તરીકે શું જોવું જોઈએ લંબચોરસનો પ્રકાર સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે કારણકે જ્યાં જગ્યા પર પ્રતિબંધ હોય અને જ્યાં વધુ વજનને ટાળવું જરૂરી હોય ત્યાં તેઓ વધુ અનુકૂળ છે ચોરસ સ્લિપ ગેજમાં વિશાળ સપાટી વિસ્તાર હોય છે અને ઘસારાનો દર ઓછો હોય છે તેઓ એકબીજાને વધુ સારી રીતે વળગી રહે છે જ્યારે તેઓ એકબીજા સાથે વ્રંગ થયેલા હોય વ્રંગ એક કામગીરી છે તો વ્રંગ એટલે કે આપણે શું કરીએ છીએ આપણે એક બ્લોક લેવાનો પ્રયત્ન કરીએ છીએ બીજો બ્લોક લેવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર આ ગેજ 1 અથવા બ્લોક 1 છે આ બ્લોક 2 છે જ્યારે આપણે શું કરીએ છીએ આપણે એક જી 1 મુકવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેની ઉપર જી 2 મુકવાનો પ્રયત્ન કરીએ છીએ અને પછી આપણે શું કરીએ છીએ કે આપણે તેને તેની મધ્યરેખા પર ફેરવવાની કોશિશ કરીએ અને પછી જી 1 અને જી 2 એકબીજાથી ઉપર બનાવવામાં આવે તેથી પહેલા તેને સરકાવીને મૂકવા દો અને પછી આપણે શું કરીએ છીએ કે સરકાવીને કાટખૂણે મૂકો તેથી પછી જી 2 એ રીતે ફેરવો કે જી 2 અને જી 1 હારબંધ ગોઠવાય તેથી સ્લાઇડિંગ અને ફેરવવાની આ પ્રક્રિયાને રિંગિંગ કામગીરી અથવા વ્રંગ કહેવામાં આવે છે કેન્દ્રીય છિદ્ર સાથેનો ચોરસ બ્લોક ટાઇરોડને વાપરવાની મંજૂરી આપે છે જે ખાતરી કરે છે કે જોડાયેલા સ્લિપ ગેજ એકબીજાથી છૂટા ન પડી જાય ટાઇ રોડ મૂળભૂત રીતે એક વચ્ચેનો સળીયો છે જેના આખરી છેડે બે નટ અથવા બે જગ્યાઓ અથવા બે સ્ટોપર છે સ્લિપ ગેજને તેની ચોકસાઈની ખાતરીના આધારે બે શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે શ્રેણી 2 શ્રેણી 1 શ્રેણી 0 શ્રેણી 00 અને માપાંકન શ્રેણી કેટલીક એવી છે જ્યાં 5 શ્રેણીના સ્લિપ ગેજીસ હોય છે શ્રેણી ૨નો મુખ્યત્વે વર્કશોપમાં ઉપયોગ થાય છે શ્રેણી 1 નો મુખ્યત્વે ટૂલ રૂમમાં ઉપયોગ થાય છે શ્રેણી 0 સ્લિપ ગેજના નિરીક્ષણ શ્રેણીમાં ઉપયોગ થાય છે શ્રેણી 00 તે ધારાધોરણ માટેના ઓરડામાં રાખવામાં આવે છે જેનો ઉપયોગ નિરીક્ષણ માટે અને માત્ર ઉચ્ચ સૂક્ષ્મ ચોકસાઈના માપાંકનમાં થાય છે માપાંકન શ્રેણી તે સ્લિપ ગેજના વાસ્તવિક કદ સાથેની એક વિશેષ શ્રેણી છે જે સ્લિપ ગેજીસના સમૂહ સાથે પુરા પાડવામાં આવેલા વિશેષ ચાર્ટ પર જણાવેલ છે તેથી તેને શોપ ફ્લોર ઉપર રાખવામાં આવે છે જ્યાં કામદારો કાર્ય કરે છે અને પછી તેને ટૂલરૂમમાં લઈ જવામાં આવે છે પછી ખૂબ ઊંચા લેવલ પર કાં તો ફેકટરીની અંદર અથવા શહેરમાં ક્યાંક અથવા રાજ્યમાં ટૂલરૂમ માપાંકન કરવામાં આવે છે અને તેને પછી ધારા ધોરણ પર લઈ જવામાં આવે છે જેની આપણે પાછળ ચર્ચા કરી હતી હું તે જિલ્લા કક્ષા વિષેની વાત કહેવાનુ કહી રહ્યો હતો આ એક વિશેષ પ્રકાર છે જેનો રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ઉપયોગ થાય છે તો આ 5 પ્રકારની ગેજીસની શ્રેણીઓ અથવા સ્લિપ ગેજિસ છે જેનો ઉપયોગ વાસ્તવિક સમયે થાય છે તેથી ગેજ બ્લોક આકારની શ્રેણીઓ અને કદ બંને મેટ્રિક અને ઇંચના એકમોમાં પ્રમાણભૂત સેટમાં ઉપલબ્ધ છે અત્યારે પણ વિશ્વના કેટલાંક ભાગોમાં ઇંચનો મોટી માત્રામાં ઉપયોગમાં લેવાય છે તેથી જ આપણી પાસે બંને મેટ્રિક અને ઇંચ છે મેટ્રિક સેટમાં 31 48 56 અને 103 ટુકડાઓમાં ઉપલબ્ધ છે તો આપણે જેની વાત કરીએ છીએ તે ટુકડાઓ શું છે આ 1 2 3 4 5ના ટુકડાઓ છે તો આવી જ રીતે તમારી પાસે 103 56 48 અને 31 ટુકડાઓ હોય છે તો જ્યારે આપણે કહીએ કે 103 ટુકડાઓ તેનો મતલબ કે જરૂરિયાત મુજબની ઊંચાઈ માટે સ્લિપ ગેજિસના બ્લોક બનાવતી વખતે તમે બીજા દશાંસ અથવા ત્રીજા દશાંસ સુધીની ચોકસાઈ માટે જઈ શકો તેથી ઉદાહરણ તરીકે 103 ટુકડાઓનો સમૂહ નીચેનાનો સમાવેશ કરે છે 1 005 મિલીમીટરનો એક ભાગ તેથી તમે તે જુઓ ત્રીજા દશાંશની ચોકસાઈ તમે બનાવી શકો છો જ્યારે આપણે 49ની વાત કરીએ તો તેની શ્રેણી 1 1 થી 1 49 સુધીની છે તેથી તે બે દશાંશ છે જ્યારે તમે તેને ફરીથી 0 01 મિલીમીટરના સ્ટેપમાં ઘટાડો છો જ્યારે તમે 49 ટુકડાઓ માટે 0 5 થી 24 5 સુધીની શ્રેણીમાં જાઓ છો ત્યારે પગલાનું કદ 0 5 છે અને ચાર ટુકડાઓ 25 થી 100 સુધીની શ્રેણીમાં હોય તે 25 મિલીમીટર છે તો તમે જોયું કે 103 શું હોય છે અને જો તમે આ બધાનો સરવાળો કરો ત્યારે તમને 103 મળશે તે તમારી પાસે એક ટુકડો 1 005 સુધીની ચોક્સાઈનો હશે આ 1 01 પગલાના કદમાં તમારી પાસે 49 ટુકડાઓ અહીંથી અહીં સુધીની શ્રેણીમાં છે તેથી તમે શું કરી શકો ધારો કે તમારી પાસે 23 545 છે તો તમે બ્લોકમાંથી બનાવવાની શરૂઆત કરો ઉદાહરણ તરીકે 1 તો તમે કહી શકો માઇનસ 1 તો હવે તે 23 54 છે હવે હા તમારી માટે બનાવવા માટે આ ગેજ 1 છે પછી હું શું કરીશ હું તેને મારવાનો પ્રયત્ન કરીશ હું તેને 1 04 સુધી લઇ જવાનો પ્રયત્ન કરીશ તેથી હવે ગેજ 2 બ્લોક છે તેથી હું 23 લઈશ અને આ 21 500 થઈ જશે હવે હુ 23 500 લઇશ અને 1 500 થી તેની બાદબાકી કરીશ અને મને 20 મળશે તેથી આ ગેજ 3 છે અને પછી છેવટે મારી પાસે આ ગેજ 4નો સીધો બ્લોક છે તે 00 000 છે આ ગેજ 4 છે તો હવે ચાર ગેજ બ્લોક સાથે ગેજ 4 ગેજ 3 ગેજ 2 અને ગેજ 1 હું આ બનાવી શકું છું આ 23 545 મિલિમીટર છે તેથી માઇક્રોનની ચોકસાઈ માટે તે છે કે હું સ્લિપ ગેજ મેળવી શકું છું પછી હું ઉંચાઇ બનાવી શકવા માટે સક્ષમ છું હવે આ ઊંચાઇ સાથે હું શું કરી શકું હું તેને સ્ક્રુગેજ પાસે લઈ જવું હું તેને વર્નિયર પાસે લઈ જવું હું તેને હાઇટ ગેજ પાસે લઈ જવું એ શોધવા માટે કે આ ઊંચાઈ શું છે અને તે ઊંચાઈ છે હવે મેં અંતના માપને રેખીય માપમાં અથવા બીજા અંતના માપમાં રૂપાંતરિત કર્યું છે તેથી હવે હું ખાતરી પૂર્વક કહી શકું કે જે પણ મેં આ સાધનમાં માપેલ છે તે એકદમ સંપૂર્ણ છે અને આ તે રીતે માપાંકન છે જેને આપણે દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ અથવા આપણે કામ કરવાનો અથવા ગેજીસ સાથે પસંદ કરવાનો પ્રયાસ કરીએ છીએ સ્લિપ ગેજનું રિંગિંગ રિંગિંગ તે એકબીજા સાથે સંપર્કમાં લાવવામાં આવે ત્યારે બે સપાટ અને લીસી સપાટીઓને સંલગ્ન રહેવાની ઘટના છે સંલગ્નતાનું બળ એવું છે કે બ્લોક્સના સેટનો સ્ટેક લગભગ એક જ બ્લોક તરીકે કામ કરશે અને રસપ્રદ રીતે કહ્યું કે લોકો તમને શું કહે છે સ્લિપ ગેજ પર કાપ મૂક્યા પછી તમારે તેને સીધો ચાલુ કરવો પડશે અને જુઓ કે સ્લિપ ગેજ નીચે આવે છે કે નહીં તેથી તે કોઈ પણ ગુંદર વિના સંપૂર્ણ સંપર્કમાં હોવો જોઈએ અને તેને નિયંત્રિત કરી શકાય છે અને વ્યક્તિગત બ્લોક્સની સ્થિતિને ખલેલ પહોંચાડ્યા વગર ફરતે ખસેડી શકાય છે જો સપાટીઓ ચોખ્ખી અને સપાટ હોય તો બ્લોકને અલગ કરતુ ફિલ્મનુ પાતળુ સ્તર પણ નજીવી જાડાઈ ધરાવશે આનો અર્થ એ છે કે જાણીતા પરિમાણોના બહુવિધ બ્લોક્સને ખડકવાથી લઘુત્તમ ભૂલ સાથે એકંદર પરિમાણ મળશે કારણ કે જો હું ઇચ્છું છું કે 23 545 આના એક બ્લોકનું બ્લોક મેળવવું તે આગળ શક્ય છે અને બીજી વસ્તુ જો હું આમાંથી ઘણા સંયોજનોને બનાવવા માંગું છું ત્યારે તે એક પ્રકારનો મોડ્યુલર ખ્યાલ છે જેનો ઉપયોગ બ્લોક બનાવવામાં થાય છે વાસ્તવમાં મોડ્યુલર ખ્યાલનો ઉપયોગ જૂના વખતમાં નિરીક્ષણ જ થતો હતો તેથી આ તે જ રિંગિંગ છે જેવું મેં કહ્યું હતું કે તમારી પાસે ગેજ 1 ગેજ 2 છે પ્રથમ આપણે દબાણ લાગુ કરીને સ્લાઇડ કરીએ છીએ તેથી તે લંબરૂપ બની રહ્યું છે પછી આપણે તેને ફેરવીએ અને પછી અમે તેને એક પછી મૂકીએ તો આ જી 2 છે આ જી 1 છે તેથી જી 2 જી 1 હવે જી 1 અંદર છે અને જી 2 બંને ગોઠવાયેલ છે તેથી આની ચર્ચા આપણે પહેલાં કરી હતી તો સ્લિપ ગેજિસનું ઉત્પાદન કેવી રીતે થાય છે તો સ્લિપ ગેજિસના વિશે જે કંઈ પણ વાત કરીએ અલગ અલગ ગેજિસ શક્ય હોય તેટલો સપાટ હોવો જોઈએ તેમાં સપાટી ઉપર અવરોધ ન હોવો જોઈએ સૌ પ્રથમ તેનું ખરબચડાપણું સારુ હોવું જોઈએ અને સીધાપણું સારુ હોવું જોઈએ અને 2D પરીમાણ ખરબચડાપણું 1D સીધાપણું 1D છે તો પછી આપણે ફ્લેટનેસ વિષે વાત કરવાનો પ્રયત્ન કરીએ જેમકે ફ્લેટનેસ ફ્લેટનેસ 3D પરિમાણ છે તો અહીંયા આપણે ઉપર અને નીચે બે ફ્લેટ નામ વિશે કહેવાનો પ્રયત્ન કરીશું તે શક્ય હોય તેટલું ફ્લેટ હોવું જોઈએ આપણે 1 માઇક્રોનની ચોકસાઈ વિશે વાત કરીશું સ્લિપ ગેજિસની ઊંચામાં ઊંચી ચોકસાઈ અને સૂક્ષ્મતમ ચોકસાઈવાળું ઉત્પાદન ચોકસાઈ ફ્લેટનેસ પેરેલેલીસમ અને સપાટીની ગુણવત્તાનું માપન અને જાળવણી મિકેનિકલ એન્જિનિયર માટે એક મોટો પડકાર છે આંતરરાષ્ટ્રીય દાવો કરેલ પદ્ધતિઓ યુનાઇટેડ સ્ટેટ્સ બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ્સ અને જર્મન ઝીસ પદ્ધતિ દ્વારા ભલામણ કરવામાં આવેલી એક છે અને ભારતની રાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર પ્રયોગશાળા એનપીએલમાં પ્રમાણભૂત છે જેમાં તેઓ સ્લિપ ગેજ બનાવે છે અથવા તેઓ સ્લિપ ગેજને કેલિબ્રેટ કરે છે તેઓ ભારતમાં ઉત્પાદન કરે છે અને ધોરણો જાળવે છે સ્લિપ ગેજીસનું કેલિબ્રેશન સ્લિપ ગેજીસને કમ્પેરેટરનો ઉપયોગ કરીને કેલિબ્રેશન ગેજ સાથે સીધી તુલના કરીને કેલિબ્રેટ કરવામાં આવે છે તેથી તમે તમારા સ્ટેકને અહીં તૈયાર કરી દીધો છે પછી તમે કેલિબ્રેટેડ શ્રેણી બનાવી છે અને અહીંયા તેની વચ્ચે તમે કમ્પેરેટર મૂકો અને આ કમ્પેરેટર મિકેનિકલ ઓપ્ટિકલ કંઈ પણ હોઈ શકે કમ્પેરેટરનો ઉપયોગ કરીને તે બંને ઊંચાઈ બરાબર છે કે નહીં તે ચકાસે છે સ્લિપ ગેજને નિયમિત અંતરાલમાં કેલિબ્રેટ કરવાની જરૂર છે તેનો અર્થ એ કે કોઈ પણ માપન સાધન નિયમિત અંતરાલમાં કેલિબ્રેટ કરવું પડે સહેજ વળી ગયેલું સ્લિપ ગેજ પણ ગુણવત્તા અને સામગ્રીમાં પાયમાલ બનાવી શકે છે એનપીએલે વિવિધ સ્તરે સ્ક્રુગેજીસને કેલિબ્રેટ કરવા માટેના સમયપત્રક ની ભલામણ કરી છે 87 સાથે સેટ કરેલ સ્લિપ ગેજ આ ઉપલબ્ધ આંકડાકીય સમસ્યાને તમે હલ કરવા માંગતા હતા તેથી અહીં તમે જોઈ શકો છો કે આ શ્રેણીથી આ શ્રેણી વચ્ચે બ્લોક્સની સંખ્યા 0 001 સ્ટેપ છે જ્યાં તમારી પાસે 9 બ્લોકો છે 1 1 થી 1 49 આ સ્ટેપ સાઈઝમાં તમારી પાસે 49 બ્લોક છે તમારી પાસે 0 5 સ્ટેપ સાઈઝ છે અને 0 5 સ્ટેપ સાઈઝના તમારી પાસે 19 બ્લોક્સ છે અને છેવટે તમારી પાસે 1 છે તેથી હવે આપણે 29 પોઇન્ટ માટે સ્લિપ ગેજીસ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે 29 758 માટે સ્લિપ ગેજ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ બરાબર તેથી જો તમે 0 08ની રકમ પર પાછા જાઓ તો તમારી પાસે નવ બ્લોક્સ છે બરાબર તેથી પહેલા હું 29 578 લેવાનો પ્રયત્ન કરીશ અને પછી હું 1 008 બાદ કરું છું તેથી મને 28 750 મળે છે પછી હું લેવાનો પ્રયત્ન કરું છું તેથી અહીં જો તમે જુઓ તો મારી પાસે આગલા સ્ટેપમાં 1 25ની પસંદગી છે તેથી હું આગામી ગેજ માઈનસ 1 250 લેવાનો પ્રયાસ કરું છું તેથી આ ગેજ 1 છે આ ગેજ 2 સ્લિપ ગેજ છે 1 સ્લિપ ગેજ 2 તેથી પછી મારી પાસે 27 500 છે બરાબર તો પછી હું શું કરું છું તે આ પસંદગીમાં છે તેથી મારી પાસે 7 5 છે જે હું બાદબાકી કરીશ તેથી મને છેવટે 20 000 મળશે હું 20 000 લઈશ અને આ 0 છે તેથી મારી પાસે ગેજ 3 અને ગેજ 4 છે એટલે કે હું પહેલા 20 મૂકું છું આ ગેજ 4 છે પછી મેં 7 5 ગેજ 3 મૂક્યું પછી મેં 1 25 ગેજ 2 મૂક્યો અને મારી પાસે ગેજ 1 છે તેથી આ સંપૂર્ણ ઉચાઈ હવે 29 75 ગેજ છે મેં 46 635 મિલિમીટર સ્લિપ ગેજ બનાવવા માટે અને યોગ્ય ગોઠવણી મેળવવા માટે આ રિંગિંગનો ઉપયોગ કર્યો છે તેથી તમારે બોક્સને જોવું પડશે તમારે અહીં ઉપલબ્ધ પગલાઓ જોવા પડશે અને પછી તમારે બોક્સમાં જે કંઈપણ છે તે પસંદ કરવું પડશે જે તમારે ફક્ત અક્ષરો સાથે પસંદ કરવું પડશે 635 હશે પછી હું 1 005 મૂકીશ તેથી હું 45 630 મેળવીશ પછી હું 1 130 બાદબાકી કરીશ તેથી મને 44 પોઇન્ટ મળે છે પછી હું શું કરું તે હું 4 500 બાદ કરું છું તેથી પછી મને 40નો બ્લોક મળે છે પછી હું 40ને બાદ કરું છું હું આ 40 લખી શકીશ જો તે ઉપલબ્ધ હોય તો તમે સીધા 40 કરવાનો પ્રયાસ કરો અથવા તમે તેને 20 અને 20 તરીકે કરી શકો છો તેથી કે તમે તમારા બોક્સમાં જે ઉપલબ્ધ છે તેના પર આધારિત છે તમારે આ ગેજીસ પસંદ કરવું પડશે અને પછી તેને હલ કરવાનો પ્રારંભ કરો તેથી આખરે આપણ ને 1 5 અને 40 મળે છે તમે ભેગા કરવાનો પ્રયાસ કરી શકો છો અને પછી તેના માટે જવાબ મેળવવાનો પ્રયાસ કરી શકો છો 29 758 મીમી માટે સ્લિપ ગેજ બનાવો 29 758 1 005 G1 28 750 1 250 G2 27 500 7 500 G3 20 000 G4 00 000 46 635 મીમી માટે સ્લિપ ગેજ બનાવો 46 635 1 005 G1 45 630 1 130 G2 44 500 G3 40 000 G4 00 000 તેથી ચાલો આપણે 57 895 મિલીમીટરનું પરિમાણ શક્ય તેટલી સચોટ રીતે સ્લિપ ગેજની સહાયથી સેટ કરવા વધુ એક પ્રયાસ કરીએ એમ 45 ગ્રેડ 0 અને એમ 112 ગ્રેડ ના 2 સેટ ઉપલબ્ધ છે બરાબર દરેક સેટમાં રેન્જ અને ટુકડાઓની સંખ્યા નીચે આપેલ છે તેથી આ ગ્રેડ 0 માટે છે અને આ ગ્રેડ 2 માટે છે તેથી 2 સેટ ઉપલબ્ધ છે તેથી હવે તમારે 57 895 બનાવવાનું છે તેથી પરવાનગી આપતી ભૂલ આ વસ્તુ દ્વારા એકમાં ગ્રેડ 0 અને ગ્રેડ 2ની સરેરાશ લંબાઈના એકમોમાં છે આ એ ગ્રેડ છે આ સુયોજિત થયેલ ભૂલો છે તમે પસંદ કરો છો તે સેટ અને પસંદ કરેલા સમૂહ સાથે પરિમાણોની શ્રેણી નક્કી કરો તો અહીં આ લંબાઈઓ છે અને અહીં તે એકમો છે જે પરવાનગી આપેલી ભૂલ છે જે આપવામાં આવે છે અને આ પણ અહીં આપવામાં આવે છે તેથી જો આપણે હલ કરવી હોય તો તેથી હવે M 45 તેથી તે 57 તેથી આપણે પ્રથમ વાર 1 005 લઈએ છીએ તેથી તે 56 890 છે તેથી તે માઈનસ 1 09 છે તેથી તે 55 800 છે પછી તે 1 800 છે પછી તે 54 છે પછી તે 4 છે પછી તે 50 છે બરાબર તો મહત્તમ સ્વીકાર્ય ટોલોરન્સ શું છે જો તમે આના દ્વારા જાઓ તો મહત્તમ ટોલોરન્સ પ્રાપ્ત થાય છે M45 57 895 1 005 G1 55 890 1 090 G2 55 800 1 800 G3 54 000 4 000 G4 50 000 50 000 G5 00 000 મહત્તમ ઉચ્ચ ટોલોરન્સ પ્રાપ્ત 10 10 10 10 15 55 55 × 1 100000 0 00055 mm મહત્તમ માપ 57 895 0 00055 57 89555 mm મહત્તમ માપ 57 895 - 0 89445 mm શ્રેણી મહત્તમ લઘુત્તમ 57 89555 - 57 89445 0 0211 mm પ્રાપ્ત થઈ શકે તેવું ટોલોરન્સ 10 છે અને જ્યારે તે 20 થી 60 આ બંને શ્રેણી વચ્ચે આવે છે ત્યારે તે વત્તા 15 છે બરાબર તેથી મહત્તમ ટોલોરન્સ 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 15 બરાબર છે તો હવે તે આ 55 બરાબર છે તેથી હવે આપણે શું કહ્યું છે કે તેઓએ કહ્યું કે દરેક ભાગ 1 ભાગ્યા 100000 છે જે કંઈ નથી પરંતુ 0 00055 મિલીમીટર બરાબર છે તેથી મહત્તમ માપ 57 895 વત્તા 0 00055 થઈ રહ્યું છે અને લઘુત્તમ માપ 57 895 ઓછા 0 00055 થઈ રહ્યું છે બરાબર તેથી ત્યાં શ્રેણી છે કે જે શ્રેણી આપણે વાત કરી રહ્યા છીએ તે મહત્તમ માઇનસ લઘુત્તમ છે તેથી આ કંઈ નથી પરંતુ મહત્તમ માઇનસ લઘુત્તમ આ શ્રેણી છે તેથી આનો ઉપયોગ કરીને આ M 45 માટે છે તેથી તે જ રીતે આપણી પાસે બીજી વસ્તુ M 112 છે તેથી બીજા સેટ M 112નો ઉપયોગ કરીને તેથી ફરી સમસ્યા તે જ હશે જે આપણે હલ કરવી પડશે તેથી તે 57 હશે આ બંને રકમ માટે સમાન હશે M 45 અને M 112 માટે સમાન તેથી મહત્તમ ઉચ્ચ ટોલોરન્સ 50 વત્તા 50 વત્તા 50 વત્તા 80 હશે જે 230 છે તો કેવી રીતે આ 50 50 અને બધા આવે છે તેથી તે અહીં ગ્રેડ 2 આપવામાં આવે છે 50 50 ગ્રેડ 2 ગ્રેડ 1 ગ્રેડ 2 ગ્રેડ 0 અને ગ્રેડ 2 માટે આપવામાં આવે છે તેથી 50 50 80 અહીંથી આવ્યાં છે આ ગ્રેડ 2 માટે છે તો હવે 230 લઇ આપણે ગુણાકાર કરીશું તે ઉચ્ચ ટોલોરન્સ છે તો બીજો 230 ગુણ્યા 1 ભાગ્યા 100000 તે 0 0023 મિલીમીટર છે તેથી મહત્તમ નીચું ટોલોરન્સ ઉચ્ચ નીચલા ટોલોરન્સ 20 વત્તા 20 વત્તા 20 વત્તા 50 હશે જે 110 છે તેથી તે 110 ગુણ્યા 100000 છે જે 0 0011 મિલિમીટર છે તેથી આ ગ્રેડ M 112માં મહત્તમ પરિમાણો 57 895 વત્તા 0 0023 હશે અને જે કંઈ નથી પરંતુ 57 8973 મિલીમીટર અને લઘુત્તમ પરિમાણ 57 895 ઓછા 0 0023 થઈ રહ્યું છે જે કંઈ નથી પરંતુ 57 8939 મિલિમીટર છે M 112 - શ્રેણી II મહત્તમ ઉચ્ચ ટોલોરન્સ 50 50 50 50 80 230 230 ×1 100000 0 0023 mm મહત્તમ ઉચ્ચ ટોલોરન્સ 20 20 20 50 110 110 × 1 100000 0 0011 mm મહત્તમ માપ 57 0023 57 8973 mm લઘુત્તમ માપ 57 895 - 0 8939 mm શ્રેણી 57 8973 થી 57 8939 mm → શ્રેણી II શ્રેણી 57 89445 થી 57 89555 mm →શ્રેણી 0 તેથી રેન્જ બનવાની છે તે કંઈ નથી પરંતુ મહત્તમ માઇનસ લઘુત્તમ તેથી તે 57 8973 થી 57 8939 મિલીમીટર છે બરાબર તેથી તે સ્પષ્ટ છે શું સ્પષ્ટ છે તેથી શ્રેણી શું છે તેથી તમારી પાસે 0 005 છે અને પછી જો હું ઇચ્છું છું કે આ ગ્રેડ II માટે છે અને પહેલાની શ્રેણી તમે જે પણ હલ કરો છો તે અગાઉની રેન્જ હશે 57 89445 થી 57 89555 મિલિમીટર આ 0 ગ્રેડ માટે છે આ ગ્રેડ 0 M 45 માટે છે તેથી હવે તમે જવાબ કહી શકો તેથી એ સ્પષ્ટ છે કે M 112 ના ગ્રેડ II ની તુલનામાં વધુ ચોકસાઈ માટે M 45ની પસંદગી કરવી જોઈએ તેથી આની જેમ તમે પરીક્ષામાં સમસ્યાઓની અપેક્ષા કરી શકો છો તેથી સ્લિપ ગેજ રેખીય માપન માટે વપરાય છે આ રેખીય માપન અથવા રેખા માપન સારું છે પરંતુ અંતનું માપ તમને વધુ ચોકસાઈ આપે છે તેથી અમે આવશ્યક પરિમાણોના બ્લોક્સ બનાવવા માટે સ્લિપ ગેજેસનો ઉપયોગ કરી રહ્યાં છીએ અને પછી ઉચાઇનું માપ અથવા લંબાઈનું માપ શોધવા માટે પ્રયાસ કરીશું તો રેખીય માપન પ્રકરણમાં આપણે બધાએ શું જોયું તેનો સાર જોઇએ પહેલા આપણે પરિચય જોયો તે પછી અમે વિવિધ માર્ગદર્શિકા જોયા તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા છે જે વાંચનક્ષમતા વિશ્વસનીયતા પુનરાવર્તિતતા સચોટતી ચોકસાઈ આ બધી બાબતો જે પછી આપણે જોઇ હતી તે ધરીને મળતા માપેલા ઘટક સાથે સુસંગત હોવું જોઈએ પછી આપણે સપાટી પ્લેટ વિશે જોયું અમે વી બ્લોક પર ગયા વી બ્લોક આ પ્રમાણે હતું તેથી અમે એક ગોળ મૂકીએ છીએ અને પછી તમે ઉંચાઇ માપવાનો પ્રયાસ કરી શકો છો તેથી વી બ્લોક પછી અમે વિવિધ રેખાંકિત સ્કેલ અને વિવિધ સ્કેલ સાધનો જોયા જેમ કે વર્નીઅર કેલિપર માઇક્રોમીટર ઉચાઈ ગેજ અને છેવટે અમે સ્લિપ ગેજીસનો ઉપયોગ જોયો તેથી હું અમારા મિત્રોને એક નાનું એસાઈમેન્ટ આપવા માંગુ છું તો ચાલો આપણે સ્ક્રૂ લેવાનો પ્રયત્ન કરીએ બરાબર તેથી આપણે સ્ક્રુનું પરિમાણ શોધવા માગીએ છીએ બરાબર તેથી તમારી પાસે એક પ્રતિરૂપ પણ હશે શું હું સ્ક્રુના વ્યાસને માપવા માટે સ્ક્રુ ગેજ અથવા વર્નિઅરનો ઉપયોગ કરી શકું છું બરાબર તેથી આ મુદ્દા નંબર 1 છે બીજી બાબત એ છે કે મારે કોણ માપવાનો હોય તો કહે અહીં એક કોણ છે બરાબર હું કેવી રીતે તાર વચ્ચેના આ કોણ માપું છું હું કેવી રીતે કરીશ તે પદ્ધતિ શું હોવી જોઈએ ત્યારબાદ છેલ્લે એક ડ્રીલ લેવાનો પ્રયત્ન કરો કોઈ પણ માપના જેમ કે 6 મિલીમીટર 8 મિલીમીટર બરાબર અને વર્નીઅર કેલિપર નો ઉપયોગ કરીને તેના વ્યાસને માપવા નો પ્રયત્ન કરો અને જુઓ કે તમને પરિણામો સાચા મળે છે બરાબર તેથી આ ત્રણેય એસાઈમેન્ટ તમારા માટે છે અને જ્યારે તમે જોશો કે ત્યાં થોડી વિસંગતતા લાગે છે કે તો તમે વિચારો કે આ વિસંગતતાનું કારણ શું છે જો તમને તે સંપૂર્ણ પણે મળી ગયું છે તો તે પુસ્તક અથવા સ્પષ્ટીકરણ સાથે તપાસો તે ચોક્કસ સ્ક્રૂ માટે અથવા ડ્રિલ માટે આપવામાં આવ્યું છે કે તમે શું માપ્યું છે અને તેમના દ્વારા આપવામાં આવ્યુ છે તે સરખુ છે ખુબ ખુબ આભાર